ઠીક છે આપણે હવે આ પછીની બાબતમાં આવીશું હવે આગળ B12 છે જ્યારે p1q2 તેથી B12 cos 1 2 V1V2cos 1cos 2 K1NBRAK1AK2RK છે આ પદનો વિસ્તાર કરો બરાબર અને આ બધા મૂલ્યો જાણીતા છે આ તમારો આ બધા ડેટા છે તમે અહી કિમત મૂકો છો અને જો તમે એમ કરો છો તો તમને 12 14મળશે તે સમાન છે તેથી cos 1 2 cos 0 1 0 અને A120 જે આપણે જોયું છે તેથી આ બધા ડેટા તમે અહીં મૂકો જો તમે અહીં મૂકશો તો તમને B120 002928 p u મળે છે તેથી આપણે તે બધા કિંમતો એકમ દીઠ મેળવી છે બરાબર કારણ કે હવે તમામ પ્રવાહ પછી પ્રત્યેક યુનિટ દીઠ આપવામાં આવે છે અહીયા દરેક વસ્તુનો ઇમ્પીડન્સ યુનિટ દીઠ આપવામાં આવે છે તેથી આ એકમ છે હવે આ પ્રતિ એકમ ખરું હવે બેઝ MVA એ 100MVAઆપવામાં આવે છે તેથી તમારે વાસ્તવિક માત્રાના સંદર્ભમાં તેનું યોગ્ય મૂલ્ય શોધવું પડશે મેં તમને કહ્યું હતું કે તે B ગુણાંક પરિમાણ MW મા છે કારણ કે તે એકમ દીઠ છે આ બધું એકમ દીઠ છે તેથી જ આ B11 તમને જે મળ્યું છે તેને 100 એમવીએ આધાર દ્વારા વિભાજિત કરવું પડશે અધિકાર નો ગુણાકાર ન કરો તેને આ વસ્તુ 100 દ્વારા વહેંચવું પડશે અને તે પછી જ તે મૂળ એકમ મેગાવોટ દીઠ બનશે તેથીએકમ મૂલ્ય દીઠ B ગુણાંકને બેઝ એમવીએ દ્વારા વિભાજિત કરવુ આવશ્યક છે તે તમને મેગાવોટ દીઠ આપે છે બરાબર તેથી B11B12 અનેB22 આ મૂલ્યો છે તે વાસ્તવિક જથ્થામાં અથવા વાસ્તવિક એકમ મેગાવોટ દીઠ B110

002928×10 2MW 1છે તેથી તેનો અર્થ એ છે કે આ વિષય માટે આ છેલ્લું ઉદાહરણ છે બરાબર તેથીસપ્લાય કરતા ત્રણ જનરેટિંગ સ્ટેશનો P1100 MW P2100 MW અને P3400 MW એ ત્રણ વીજળી નેટવર્કમાં પાવર છે હવે નેટવર્કમાં ટ્રાન્સમિશન લોસ અને તેની કિંમતની ગણતરી કરો જો કે આ dPLossdPiગુણાંક આપવામાં આવે છે 0004 અને B31 0 તેથીB12B21 તેઓ સમાન છેB23B32 તેઓ સમાન હશે અને B31અનેB13 તેઓ સમાન હશે બરાબર તેથી તમારે આ શોધી કાઢવું પડશે કે જેને તમે તમારો P લોસ કહો છો આ વસ્તુ ટ્રાન્સમિશન લોસ અને તેની કિંમત dPLossdPi છે તેથી સમીકરણ 86 થી નુકસાન નું સૂત્ર PLossp1mq1mPpBpqPq છે આ નુકસાનનું સૂત્ર છે અમે આ જનરલ સ્વરૂપમા આપ્યુ છે તમે પણ ઉતાર્યું છે બસ અને બારની સંખ્યા 3 છે તેથી m3 કારણ કે પાવર ઉત્પન્ન કરનારા પ્લાન્ટની સંખ્યાP1P2P3 ત્રણ છે તેથી તમે આ વિસ્તૃત કરો છો બરાબર તમે આ પદ ને વિસ્તૃત કરો છો તોPLossp13q13PpBpqPqP12B11P1B12P2P1B13P3P2B21P1P22B22P2B23P3P3B31P1P3B32P2P32B33 બધા B ગુણાંક આપવામાં આવે છે અને તમે આ બધા મૂલ્યોની કિમત મૂકો બરાબર તેથી જો તમે આ બધા 100 MVA આધારની કિમત મૂકો છો તોP1100 MW1 0 p u P2200MW2 0 p u P3400 MW4 0 p તેથી કિમત મૂકો અને ગણતરી કરશો તો PLoss0 7734 p u તમે મેળવશો હવે તમારા વધારાની ખોટ સાથે વધારાનો નુકસાન ને જુઓ એ તમારા વસ્તુની ખોટ દર અને પ્લાન્ટ સાથે સંબધીત છે આ સમીકરણ dPLossdPqp132 BpqPp પણ આપણે જોઈ ગયા છીએ બરાબર હવે તે સ્થિતિ માં તમે Q 123 મૂકો અને તમને આ સમીકરણ dPLossdP12P1B112B21P22B31P30 016 dPLossdP22P2B222B22P12B32P30 1252 dPLossdP32P3B332B13P12B23P20 3196મળશે બરાબર તેથી આ આર્થિક લોડ રવાનગી પ્રકરણનું આ છેલ્લું ઉદાહરણ છે તે લાંબુ છે બરાબર છે પરંતુ વસ્તુઓ ખૂબ સરળ છે ખરું માત્ર વસ્તુ એ છે કે થોડીક પ્રેક્ટિસ જો તમે કરો છો તો પછી વસ્તુઓ તમારા માટે બરાબર હશે બરાબર હવે પછી આપણે એક ફોલ્ટ અભ્યાસ માટે જઇશુ બરાબર તેથી તે ખરેખર symmetrical સિમેટ્રિકલ ત્રણ ફેઝ ખામી છે હવે સામાન્ય ફોલ્ટ અધ્યયન મા ત્રણ ફેઝ symmetrical સિમેટ્રિકલ ફોલ્ટ નો અભ્યાસ જોઇશુ તે પછી આપણે તેનુ અધ્યયન કરવાનું છે કે જેને તમે symmetrical components સિમેટ્રિકલ ઘટકો કહો છો અને તે પછી અસંતુલિત ફોલ્ટ બરાબર હવે સામાન્ય રીતે આ symmetrical સિમેટ્રિકલ ત્રણ ફેઝ ખામી માટે આપણે એક કે બે દાખલા લઇશુ અહીં મારો ઉદ્દેશ તમને એ બતાવવાનો છે કે કેવી રીતે Z બસ અલ્ગોરિધમ ને બનાવવો આ કિસ્સામાં વાસ્તવિકતા માં symmetrical સિમેટ્રિકલ ત્રણ ફેઝ ખામી ઉદભવવાની સંભાવના ખૂબ જ ઓછી છે પરંતુ તે તમારી લાઇનથી જમીનના ફોલ્ટની તુલનામાં તમારી લાઇનથી લાઇન ફોલ્ટની તુલનામાં અથવા તો ડબલ લાઇનથી ગ્રાઉન્ડ ફોલ્ટની તુલનામાં symmetrical સિમેટ્રિકલ ત્રણ ફેઝ ખામી એ વધુ ગંભીર દોષ છે બરાબર છે તેથી તે અહીં જે પણ છે તે આપણે શું કરીશું કે આપણે કંઈક જોશું અને એક અથવા કેટલાક ઉદાહરણો આપણે ફોલ્ટ અધ્યયન પર લઈશું બરાબર અને તે સામાન્ય રીતે છે સાહિત્યમાં ઘણી સાબીતીઓ ઉપલબ્ધ હોઈ શકે છે તેથી પ્રથમ હું તમને બતાવીશ કે ફોલ્ટ પ્રવાહોની ગણતરી કેવી રીતે કરવી બરાબર છે અને તે પછી સીધા અમે તમને તે માટે લઇ જઈશું જેને તમે z બસ બિલ્ડિંગ એલ્ગોરિધમ કહો છો આ કેટલીક વસ્તુઓ છે કારણ કે આ ફોલ્ટ ખૂબ જ દુર્લભ છે તેથી આપણે વધુ પ્રમાણમા symmetrical components સિમેટ્રિકલ ઘટકો જોઇશુ અને ખાસ કરીને આપણે પોઝિટિવ નેગેટીવ અને શૂન્ય ક્રમ નેટવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરીશું આ વસ્તુ કેવી રીતે બનાવવી તે અને પછી તમે જે વસ્તુને તમારો અસંતુલિત ફોલ્ટ કહો છો બરાબર આ પછી આપણે લાઇનથી જમીન વચ્ચેનો ફોલ્ટ અને પછી તમારો લાઇનથી લાઇન ફોલ્ટ જોઇશુ તેથી અહીં આપણે શું કરીશું આપણે જોશું કે જો ત્યાં કોઈ બસ ફૉલ્ટ હોય તો તે નેટવર્ક ને કેવી રીતે હલ કરી શકાય આપણે કેટલાક થોડા ઉદાહરણો જોઇશુ તેથી આ પ્રકારના ફોલ્ટને આપણે ત્રણેય તબક્કાઓ માં એક સાથે શોટ સર્કિટ તરીકે વ્યાખ્યાયિત કરીશુ આ બનવું ખૂબ જ દુર્લભ છે પરંતુ એક તક છે કે આવું થઈ શકે બરાબર આ પ્રકારનો ફોલ્ટ અવારનવાર થાય એની સંભાવના ખૂબ ઓછી છે ખરું તેથી અમારી એકાગ્રતા અસંતુલિત ખામી પર વધુ હશે અને તે symmetrical components સિમેટ્રિકલ ઘટકો પહેલાં બરાબર ઉદાહરણ તરીકે જ્યારે મિકેનિકલ ખોદકામ કરનાર વ્યક્તિ એ ઝડપથી ખોદ કામ કરે છે ત્યારે આ કેબલ મા ફોલ્ટ કરે છે અને ત્યારે તે ત્રણ તબક્કાના ફોલ્ટને ઉભો કરી શકે છે અને ત્યારે પૃથ્વી પરના ત્રણેય તબક્કાઓને ક્લેમ્પ્ટ કરીને જાળવણી માટે સુરક્ષિત કરવામાં આવેલી લાઇન આકસ્મિક રીતે જીવંત બને છે આ પણ થઈ શકે છે બરાબર આ વાસ્તવિકતા માં થઈ શકે છે કે આ ત્રણ તબક્કાના ફોલ્ટ પણ બનાવશે બરાબર બીજી વાત એ છે કે પૃથ્વી પર ધીમી ખામીને લીધે ફોલ્ટ એ બીજા બે તબક્કામાં ફેલાય છે તેથી તે કિસ્સામાં પણ ત્રણ તબક્કામાં ખામી થઈ શકે છે બરાબર આ પ્રકારનો ફોલ્ટ ખરેખર મોટા ભાગના ગંભીર ફોલ્ટ પ્રવાહ તરફ દોરી જાય છે જેની સામે સિસ્ટમ સુરક્ષિત હોવી જોઈએ કારણ કે ત્રણ તબક્કાના symmetricalસિમેટ્રિકલ ફોલ્ટ નો અર્થ એ છે કે ફોલ્ટ કરંટ ખૂબ ઉંચો હશે બરાબર તેથી ફોલ્ટ અભ્યાસ એ પાવર સિસ્ટમ વિશ્લેષણનો એક મહત્વપૂર્ણ ભાગ છે તમારે આનો અભ્યાસ કરવો પડશે બરાબર અને સમસ્યામાં ખામી દરમિયાન બસ વોલ્ટેજ અને લાઇન કરંટ નક્કી કરવું તે યોગ્ય છે તેથી તેનો અર્થ એ છે કે જેને તમે કોલ કરો છો આ ત્રણ તબક્કાની ફોલ્ટ તે જ છે જેને તમે કોલ કરો છો તે ખૂબ જ ગંભીર પ્રકારનો દોષ છે ખરું આ માહિતીનો ઉપયોગ ફેઝ રિલે પસંદ કરવા માટે કરવામાં આવે છે કારણ કે તેને તમે ફેઝ રિલે પસંદ કરવા કરો છો અને તે સેટ કરવા માટે વપરાય છે બરાબર તેથી ફોલ્ટ સ્ટડીઝનો ઉપયોગ સર્કિટ બ્રેકર્સ અને રક્ષણાત્મક રિલેઇંગની યોગ્ય પસંદગી માટે કરવામાં આવે છે જે સાચું છે બરાબર છે કારણ કે તમારા ફોલ્ટ કરંટ ના આધારે તમારે સર્કિટ બ્રેકર રેટિંગ પસંદ કરવા માટે જવું પડશે પરંતુ અહીં આપણે રિલેનો અભ્યાસ કરીશું નહીં આપણે સર્કિટ બ્રેકરનો અભ્યાસ કરીશું નથી તે અલગ વિષયો છે બરાબર તેથી પાવર સિસ્ટમ નેટવર્ક ખરેખર તમારા સિંક્રોનસ જનરેટર ટ્રાન્સફોર્મર્સ ટ્રાન્સમિશન લાઇન અને લોડ્સને સમાવે છે બરાબર તેથી ફોલ્ટ દરમિયાન ખરેખર લોડ પ્રવાહોની અવગણના થઈ શકે છે કારણ કે વોલ્ટેજ ખૂબ જ ઓછો છે જેથી લોડ દ્વારા દોરેલા પ્ર્વાહને ફોલ્ટ પ્ર્વાહની તુલનામાં અવગણી શકાય છે બરાબર તેથી ખરેખર ફોલ્ટ કરંટ ખૂબ ઉચો છે તેથી ફોલ્ટ દરમિયાન કોઈ લોડ કરંટ ની અવગણના કરી શકે છે બરાબર તેથી ફોલ્ટ પ્ર્વાહ નુ મેગનિટયુડ એ સિંક્રોનસ જનરેટરના આંતરિક ઇમ્પિડિન્સ પર આધારિત છે તે સાચું છે અને મધ્યવર્તી સર્કિટનો ઇમ્પિડિન્સ અહીયા મારો અર્થ એ છે કે ફોલ્ટ દરમિયાન જો તમારી પાસે પણ ફોલ્ટ ઇમ્પિડિન્સ છે તો તમારે તેને ધ્યાનમાં લેવાની જરૂર છે તેથી જનરેટર વર્તનને ત્રણ જુદા જુદા સમયગાળામાં વિભાજિત કરી શકાય છે એ એક પેટા ક્ષણિક છે જે ફક્ત પ્રથમ કેટલાક ચક્ર માટે જ ચાલે છે બરાબર ક્ષણિક સમયગાળો પ્રમાણમાં લાંબો સમય અને પછીસ્ટેડી સ્ટેટ અવધિને આવરે છે તેથી જનરેટર વર્તન માટે તમે જેને પિરિયડ કહે છે તે ત્રણ જુદાં છે તેથી બીજુ મહત્વપૂર્ણ પાસું એ છે કે તમે ફક્ત થોડી રાહ જૂઓ બીજો મહત્વપૂર્ણ પાસું એ છે કે તમે તમારા સર્કિટ બ્રેકર્સને એમવીએ મા રેટ કર્યું છે રેટેડ એમવીએ અને બ્રેકિંગ ક્ષમતા એ ત્રણ તબક્કાના ફોલ્ટ એમવીએ પર આધારિત છે કારણ કે આ એક ગંભીર સમસ્યા છે તેથી ત્રણ તબક્કાના ફોલ્ટની ગણતરી માટે આપણે કેટલીક ધારણાઓને અનુસરીશુ સાચું પ્રથમ વસ્તુ એ છે કે બધા જનરેટરના ઇએમએફ1∠0p આ ધારણા આપણા વિશ્લેષણને સરળ બનાવશે આ ધારણાઓ સમસ્યાને સરળ બનાવે છે અને તેનો અર્થ એ છે કે વોલ્ટેજ તેના નજીવા મૂલ્ય પર છે અને સિસ્ટમ ખામીના સમયે કોઈ લોડ પર કાર્યરત છે તેથી આપણે ધારી રહ્યા છીએ કે બધા જનરેટરના ઇએમએફ 1∠0p u છે તમારા 1∠0p u બરાબર છે અને કારણ કે બધા ઇએમએફ સમાન છે અને બધા તબક્કામાં તે જનરેટર એક જ જનરેટર દ્વારા બદલી શકાય છે બરાબર આ પણ શક્ય છે કારણ કે બધા વોલ્ટેજ આપણે 1∠0p u માની રહ્યા છીએ અને તે જ તબક્કાના એંગલને બધાને એક જ જનરેટર દ્વારા રજૂ કરી શકાય છે બીજી વસ્તુ એ તમારા ચાર્જિંગ કેપેસિટીન્સ છે બરાબર છે આપણે તેનો લોડ ફ્લો સ્ટડીમાં અને તેના કેપેસિટીન્સ પ્રકરણમાં પણ અભ્યાસ કર્યો છે બરાબર તેથી ટ્રાન્સમિશન લાઇનના ચાર્જિંગ કેપેસિટીન્સને અવગણવામાં આવે છે આપ્ણે તેની અવગણના કરી છે અને ટ્રાન્સફોર્મર ના pi મોડેલમાં શન્ટ તત્વો ને અવગણવામાં આવે છે આપણે તે લોડ ફ્લો સ્ટડીઝમાં પણ જોયું છે કે pi ટ્રાન્સફોર્મર મોડેલને અવગણવામાં આવે છે તેથી આ ધારણાને આધારે તમે જેને Z બસ બિલ્ડિંગ અલ્ગોરિધમ કહો છો તે જતાં પહેલાં આપણે કોઈ કેવી રીતે આને આંકડાકીય રીતે હલ કરી શકે તે જોશુ બરાબર તેથી તમારા માટે ફક્ત એક અથવા બે ઉદાહરણો છે ખાલી ફોલ્ટનો અભ્યાસ કરવાનો છે ઉદાહરણ તરીકે ફક્ત થોડી રાહ જુઓ ઉદાહરણ તરીકે આકૃતિ 1 મા તમારી પાસે ચાર બસ નમૂના રૂપ પાવર સિસ્ટમ બતાવવામાં આવી છે હું તમને ત્રણ તબક્કાના નક્કર ફોલ્ટ માટે શોર્ટ સર્કિટ વિશ્લેષણ કેવી રીતે કરવુ તે બતાવીશ આનો અર્થ એ થાય કે આપણે બસ 4 પર ફોલ્ટ ઇમ્પિડન્સ 0 ધ્યાનમાં લઇશું તેથી માહિતી નીચે પ્ર્માણે આપવામાં આવે છે 2 kV 100 MVA xg10 u G211 2 kV 100 MVAxg20 08 p આ ટ્રાન્સફોર્મર્સ આક્રુતિ મા દર્શાવ્યા પ્ર્માણે છે T1 ટ્રાન્સફોર્મર અને T2 ટ્રાન્સફોર્મર તે ત્યાં છે તેથી T111110 kV 100 MVA xT10 06 p u અને T211110 kV100MVA xT20 06 p તમે પૂર્વ ફોલ્ટ વોલ્ટેજ 1 o p u લીધો છે અને પૂર્વ ફોલ્ટ પ્રવાહ એ તમારો 0 છે તો આ આકૃતિ છે બરાબર ખરેખર અહીં લખેલી આ જ વસ્તુ છે અહીં જે લખ્યું છે તે જ અહીં લખ્યું છે તેથી આ રેખાકૃતિ છે અને આ તમારો r છે અને તમે તેને ત્યજાયેલા છે તેથી આ બધી શાખાઓના રીએક્ટન્સ આપવામાં આવેલ છે પરંતુ આપણે તેને ઇમ્પિડન્સ કહ્યુ છે બરાબર હવે અહીં ફોલ્ટ સર્જાયો છે આ મુદ્દો છે અહીં ફોલ્ટ થયો છે તેથી તમારી પાસે આ આંકડાઓ છે જુઓ આ ફોલ્ટ અહીં આવ્યો છે તેથી તમારે બરાબર આકૃતિ રજૂ કરવી પડશે તેથી ફોલ્ટની ગણતરી માટેનું તમારું સર્કિટ મોડેલ આ જનરેટર અને આ તમારા જનરેટર રિએક્ટેન્સ xg1 xg2આપવામાં આવે છે ટ્રાન્સફોર્મર xT1 અને xT2 આપવામાં આવે છે બરાબર તેથી આ જનરેટર 1 મા જ્યારે ફોલ્ટ થયો છે ત્યારે આ ગ્રાઉન્ડ છે તેથી j 0 08 જનરેટર અને ટ્રાન્સફોર્મર છે અહીં જનરેટર અને ટ્રાન્સફોર્મર નો રિએક્ટન્સ પણ લેવામાં આવે છે આ બધી વસ્તુઓ લેવામાં આવી છે અને ફોલ્ટ બસ 4 પર આવ્યો છે બરાબર તેથી આ એક ફોલ્ટ ઇમ્પિડન્સ Zf0 અને આમાંથી પસાર થતો પ્ર્વાહ If બરાબર છે અને આ ખરેખર આ આખું જેને તમે બધા આ નેટવર્ક કહો છો તે જનરેટર તમારા જનરેટર 1 જનરેટર 2 દ્વારા રજૂ થાય છે તેમના સમકક્ષ જેને તમે ટ્રાન્સફોર્મર અને જનરેટર કહો છો તે મળીને તેમના રિએક્ટન્સ અને આ વોલ્ટેજ V40 છે ખરું આ વોલ્ટેજ ખરેખર તે એક છે જેને તમે 1∠0 કહો છો તે અહીં બતાવ્યા નથી આગળ આકૃતિમા જે બતાવવામાં આવ્યું છે તે તમારું પૂર્વ ફોલ્ટ વોલ્ટેજ છે બરાબર અને આ તમારુંZf એ ફોલ્ટ ઇમ્પિડન્સ Zf0 ની બરાબર છે તેથી આ આખું નેટવર્ક તમારે સરળ બનાવવું પડશે અને તે પછી તમે ફોલ્ટ દરમિયાન શું કર્યું છે કે તમામ જનરેટર તેમના રિએક્ટેન્સ ટ્રાન્સફોર્મર રિએક્ટન્સ દ્વારા રજૂ કરેલ છે ત્યાં પણ તમારે તેને બનાવવું પડશે અને અહીં ફોલ્ટ આવ્યો છે બરાબર તેનો અર્થ એ કે આ સમયે વોલ્ટેજ એ પહેલાનો ફોલ્ટ વોલ્ટેજ હતો જેને તમે V40 કહો છો તે શ્રેણીમાં હોવું જોઈએ કેમકે તે ફોલ્ટ ને અવરોધ કરે છે બરાબર અને અહીં તે નક્કર ફોલ્ટ છે તેથી Zf0 ત્યાં છે તેથી પછીથી આપણે જોશું કે થેવેનિન ઇક્વિવેલેન્ટ જોશુ બરાબર જો આ તે છે જેને તમે કહેશો કે તે ઇક્વિવેલેન્ટ આકૃતિ છે ખરું તેથી પછી આ આકૃતિ ખરેખર આ એક છે જો તમે તેમાં નજર નાખો તો આ બંને ખરેખર શ્રેણીમાં છે કારણ કે અહીં કંઈ નથી તેથી આ 0 2 0 10 આ બંને શ્રેણીમાં છે તેથી જો તમે તેને ઉમેરશો તો તે 0 3 બરાબર હશે તેથી તે 0 3 હશે અને પછી આ 0 3અને ત્યાં j0 1 અને 0 2 એ સમાંતર છે આ શાખા અને જો તમે સમકક્ષ 1 લેશો તો તે ખરેખર j 0 12 બરાબર બનશે તેથી મેં આ બંને શું કર્યું તે શ્રેણીમાં છે તમે આ ઉમેરો એટલે તે 0 3 થઈ જશે તે સાથે j 0 2 સમાંતર છે તેથી આ બે સમાંતર સમકક્ષ તમે લેશો તે ખરેખર j 0 12 અધિકાર બનશે અને તે પછી આ તે છે જેને તમે બસ 3 કહો છો તેનો અર્થ એ કે આ નેટવર્ક મા બસ 3 નથી કારણ કે તમે ત્યાં જોડાયેલા છો તેથી બસ 3 ત્યાં નથી કેમ કે તે ખતમ થઈ ગઈ છે બરાબર તેથી બસ 2 એ બસ4 થી 2 દ્વારા જોડાયેલ છે 0 1 લાઇન અવરોધ છે તેથી j 0 1છે અને આ બે ઉમેરવામાં આવ્યા છે 14 આ બે j 0 14 ઉમેર્યા છે તેથી અહીં બસ 2 તે અહીં જોડાયેલ છે તો j 0 14 અને આV401∠0 છે ખરું તેથી એકવાર આ થઈ જાય પછી તમારી પાસે આ ખરેખર ડેલ્ટા કોર્નર છે આ પ્રથમ વસ્તુ આ બે જનરેટર ગ્રાઉન્ડ છે તેનો અર્થ એ કે આ બંને સમાંતર છે તેથી અહીં તે પ્ર્વાહ I1f છે અને અહીં તેને હુ I2f કહું છું કારણ કે અહીં પ્રવાહ દરમિયાન I1f અને I2f છે અને આ બસ 4 છે અને આ એક ડેલ્ટા જોડાણ છે જેને સામાન્ય ગ્રાઉન્ડ બનાવવામાં આવે છે 14 પોઇન્ટ આ બંને સમાંતર છે અને આ ડેલ્ટા કનેક્શન પહેલા તમે તેને સ્ટારમાં ફેરવો હું તમને સ્ટાર થી ડેલ્ટા અથવા ડેલ્ટા થી સ્ટાર કહેતો નથી તમે તેને જાણો છો બરાબર તેથી આ વોલ્ટેજV401∠0 પ્ર્વાહ ફોલ્ટ તરફ જઇ રહ્યો છે બરાબર છે કારણ કે ફોલ્ટ ઇમ્પિડન્સ 0 છે તેથી તે અહીં પણ બતાવવામાં આવ્યું નથી બરાબર તેનો અર્થ એ કે જો તમે આને સરળ બનાવશો તો તેને સ્ટારમાં ડેલ્ટા બનાવો તેથી તે j 0 14 હશે અને આ શાખા j 0 0375 હશે આ j 0 0375 છે અને આ પણ j 0 03125 છે તેથી આ બંને શ્રેણીમાં છે અને આ બંને સાથે મળીને છેતે સમાંતર છે અને આના સમકક્ષ બનાવે છે બરાબર છે અને તમે જેને કોલ કરો છો તેને આ ઉમેરો તેથી તમને આખરે j 0 તેનો અર્થ છે j 0 14 અને j 0 0375 અમે તેને ઉમેરીએ છીએ તમે તે બે સમાન ઉમેરો છો અને ખરેખર તેને સમાંતર બનાવો છો તેથી જે પણ આવશે તેને આ સાથે ઉમેરશો તો તે અડધો થઈ જશે તેથી કુલ j 0 તેથી તેનો અર્થ એ કે એ તમારા If બરાબર હશે V40Zકે V40 એ પ્રિ ફોલ્ટ વોલ્ટેજ 1∠0j0 12 j8 33 p u બરાબર છે તેથી તે ફોલ્ટ પ્ર્વાહ છે હવે દરેક શાખા માટે ફક્ત થોડી રાહ જુઓ હવે દરેક શાખા I24 માટે ખામી ખરેખર બસ 4 પર આવી છે તેથી V4f0 0 બસ કે ખામી યુક્ત બસ માં વોલ્ટેજ 0 બરાબર હશે હવેI24V2f V4f j0 u અધિકાર છે તેથી તે કિસ્સામાં તમારા V અથવા ફક્ત થોડી રાહ જુઓ તે ક્યાં ગયો ફક્ત થોડી રાહ જુઓ તે ક્યાંક ભળી ગયું છે બરાબર અહીં તે છે બરાબર આ ખરેખર છે જ્યાં આપણે આની પાસે આવ્યા છીએ હવે આ તમારું ફોલ્ટ કરંટ છે બસ અહીં જ થોડી રાહ જુઓ આગળ તમારા I1fI2f j8 1775 j4 165 p u તેથી I1fEg10 V1f j0 14 j4 165 p તો આ જોઈને આ આકૃતિ જુઓ બરાબર જો તમે આ રેખાકૃતિ જોશો તો તમે માની લો કે આ જનરેટર વોલ્ટેજ Eg1 છે તો પછી તે Eg10 હશે આ વસ્તુ પૂર્વ ફોલ્ટ વોલ્ટેજ ઓછા V1f ભાગ્યા J 0 14 બરાબર છે I1f એ I1fI2f j4 165 p u સમાન છે તેથી Eg10 1∠0 બરાબર તેથી તેને અહીં મૂકો અને તમનેV1f0 4169 p તેવી જ રીતે જો તમે તમારા V2f માટે જાઓ છો અને જો તમે ગણતરી કરો છો તો 0 4169 p u મેળવશો કારણ કે તે કિસ્સામાંV2f તે Eg20 V2f j0 14 મળશે અને આ I2fI1f j4 165 p u મળશે એકવાર આ થઈ ગયા પછી તમને સમાન મૂલ્ય મળશે હવે આગળ આ એક છે બરાબર તેથી આગળ તમારુંV4f છે ખામીયુક્ત વોલ્ટેજ કે શૂન્ય બસ એ તમારી આ વસ્તુ દ્વારા ઉદ્ભવી છે જેને તમે ફોલ્ટ કહો છો તે બસ 4 પર થયું છે તેથીV4f0 તેનો અર્થ I24V2f V4fj0 u છે તેવી જ રીતે I21V2f V1fj0 200 બરાબર તેવી જ રીતે I2fI24I21I23 બરાબર જો તમે આ રેખાકૃતિ પર આવો છો તો ફક્ત થોડી રાહ જુઓ જો તમે આ આકૃતિ I2f પર આવો છો અને જો તમે અહીં કિર્ચોફ નો પ્રથમ કાયદો લાગુ કરો છો તો તે I24I23I21 બરાબર હશે તેથી તમને I23j0 u મળશે તેથી આ તે છે જેને તમે I23 કહેશો આગળ છે તે જ રીતે તમારું I23V2f V3fj0 004 તેથીV3fV2f j0 4173 p u છે તેજ રીતે I13V1f V3fZ130 4169 0 20 j0 u છે તેથી તમે જે કઇ કરો છો તે આ વસ્તુ છે અને તમારા શોર્ટ સર્કિટ એમવીએ અને બસ 4 પર ફોલ્ટ પ્ર્વાહ એમવીએ અને બેઝ ફોલ્ટ કરંટ IfMVAbase8 33×100833 MVA હતો તેથી આ ફોલ્ટ માટેના અભ્યાસ પહેલાં આ એક ઉદાહરણ છે ખરેખર આ ત્રણ તબક્કાના ફોલ્ટ માટે જે મોટી સિસ્ટમ કે જેને તમે ઝેડ બસ અલ્ગોરિધમ કહો છો તેના માટે શોર્ટ સર્કિટ વિશ્લેષણ કરવુ પડશે તેથી આ તે છે જેને તમે વધુ મહત્વપૂર્ણ કહો છો તેથી તેના બદલે તમારી ઘણી ત્રણ નાની બાબતોમાં તમારા ત્રણ તબક્કાના ફોલ્ટ હતા તેથી તે ભાગ મેં વિચાર્યું હું symmetrical components સિમેટ્રિકલ ઘટકો અને અસંતુલિત ફોલ્ટ પર વધુ મહત્વ આપું છું ખાસ કરીને તે પોઝિટીવ નેગેટીવ અને શૂન્ય ક્રમ આકૃતિ અને તેમના જોડાણ ખાસ કરીને શૂન્ય ક્રમ નેટવર્ક ડાયાગ્રામ હવે શોર્ટ સર્કિટ વિશ્લેષણ માટે માની લો કે તમારી પાસે n બસ પાવર સિસ્ટમ છે તમારી પાસે n બસ પાવર સિસ્ટમ છે જે બસ 1 બસ 2 બસ n છે આ rth મી બસ છે બરાબર તેથી આ તમારા પાવર સિસ્ટમ માટેનો યોજનાકીય ડાયાગ્રામ છે અને આ જનરેટરછે 1 અને જનરેટર 2 છે આ rth મી જનરેટર અને આ ન મુ જનરેટર છે હવે લોડ ફ્લો સ્ટડીઝનો ઉપયોગ કરીને પ્રિ ફોલ્ટ બસ વોલ્ટેજ અને લાઈન કરંટ મેળવવા માટે તમે ખરેખર શોર્ટ સર્કિટ અભ્યાસ માટેનું પ્રથમ પગલું લો છો તેથી પ્રિ ફોલ્ટ બસ વોલ્ટેજ તે VBUS0V10 V20 Vr0 Vn0 તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે તેથી આ પ્રી ફોલ્ટ બસ વોલ્ટેજ છે હવે અમે પછી શું કરીશું તમારી બસ r એ ખામીવાળી બસ છે તો Zf એ ફોલ્ટનો અવરોધ છે ખરું તમે માની લો કે Zf એ ફોલ્ટ નો અવરોધ છે તેથી પોસ્ટ ફોલ્ટ બસ વોલ્ટેજ વેક્ટરને VBUSfVBUS0ΔV તરીકે આપવામાં આવે છે કારણ કે જ્યારે ફોલ્ટ હોય ત્યારે વોલ્ટેજ બદલાશે તેથી તમારે તે V પ્રાપ્ત કરવું પડશે આ સમીકરણ 2 છે બરાબર તેથી V વેક્ટર ખામીને કારણે બસ વોલ્ટેજમાં બદલાય છે અને તે VV1 V2 Vn દ્વારા આપવામાં આવે છે આ સમીકરણ 2 a અધિકાર તરીકે આપવામાં આવ્યું છે તેથી હવે આપણે એ કરવાનું છે કે તે સિસ્ટમનું થેવેનિન નેટવર્ક બનાવવાનુ છે ખરું તેથી જ્યારે આપણે આ નેટવર્કને થેવેનિન સમકક્ષ લઈએ છીએ તો ધારો કે બસ r પર ફોલ્ટ થયો છે અને બસ r એ એક ખામી યુક્ત બસ છે બરાબર તેથી આ આકૃતિ 3 છે તેથી જનરેટર વાળી થેવેનિન નેટવર્ક ના સિસ્ટમના ને તેમના ક્ષણિક અને પેટા ક્ષણિક રીએક્ટન્સ દ્વારા બદલવામાં આવે છે જે રીતે આપણે ઉદાહરણ 1 કર્યું બરાબર તેથી તમે તે જાણો છો તમે તેમના ઇએમએફ ટૂંકાવીને કોલ કરો છો અને જે રીતે અમે પ્રથમ સમસ્યા માટે કર્યું હતુ તેથી આ બધી વસ્તુઓ ફક્ત જનરેટર xg1xg2અને xgnxgr દર્શાવે છે બસ પર આ બધી બાબત અને ખામી rસર્જાઇ છે તેથી આ Vr0 એ તમારા પ્રી ફોલ્ટ વોલ્ટેજ છે અને જ્યારે ફોલ્ટ ઇમ્પીડન્સ Zf ત્યાં છે તેથી આ Vrf એ Zf અને Vr સાથે શ્રેણીમાં છે અને ફોલ્ટ પ્ર્વાહ If છે તો તેનો અર્થ એ કે આ થેવેનિન બરાબર છે બરાબર જ્યારે પણ ફોલ્ટ આવ્યો હોય ત્યારે કોઈ ખાસ ખામીયુક્ત બસ અને તમે તે વોલ્ટેજ Vr0 ધ્યાનમાં લો છો અને જો ફોલ્ટ ઇમ્પિડન્સ છે તો મૂળભૂત રીતે આપણે Vr0 કહીએ છીએ કે કારણ કે અહીં ઓછા ધ્રુવીયતા વત્તા અહીં ઓછો ફોલ્ટ પ્ર્વાહ ચાલુ થઈ રહ્યો છે અને એનો અર્થ એ છે કે તે Zf સાથે સીરીઝમાં છે અને બધા જનરેટર્સ તમે જેને કોલ કરો છો તેના સ્થાનાંતરીક અથવા પેટા ક્ષણિક ઇમ્પિડન્સ દ્વારા તેમના ઇએમએફ ટૂંકા પરિભ્રમણ દ્વારા બદલાય છે તેથી જનરેટર ઇએમએફ અહીં આવતા નથી ખાલી ફક્ત તે જ ફોલ્ટ છે જ્યાં બસ આર આવું બન્યું છે તેથી તે Vr0 પહેલાનું ખામીયુક્ત વોલ્ટેજ આ રીતે તમે જેને તમે થેવેનિન નેટવર્ક કહો છો અથવા તો તેને રજૂ કરો છો બરાબર એકવાર આ થઈ ગયા પછી તે થેવેનિન નેટવર્ક અને આ If પ્ર્વાહ દિશા અહીં લેવામાં આવે છે આનો અર્થ એ કે આ બસ r પર ઇન્જેક્ટેડ કરંટ If હશે બરાબર કારણ કે અહીં ફોલ્ટ કરન્ટ ચાલે છે બરાબર તેથી આ આકૃતિ 3 તેથી તેનો અર્થ તમારી સમજણ માટે થોડુંક અમે લખ્યું છે કે તમે થેવેનિન નેટવર્કને Vr0 ઉત્તેજિત કરો છો જે Zf સાથે શ્રેણીમાં છે બરાબર તેથી તમે ΔVZBUSCf Cf લખી શકો છો આ ખરેખર પ્ર્વાહ બરાબર છે હવે હું જ્યાં ZBUS ઇમ્પિડન્સ મેટ્રિક્સ છે તે પેશીવ નેટવર્ક પર આવીશ તેથી તમારે ZBUSની જરૂર છે અને આ નેટવર્ક માટે ખરેખર આ નિષ્ક્રિય છે અને આ થેવેનિન નેટવર્કનો બસ ઇમ્પિડન્સ છે બરાબર તે ખરેખર આપવામાં આવે છે તે તમારા દ્વારા આપવામાં આવ્યું છેZBUSZ11 Z12 Z21 Z22 Z1n Z2n Zn1 Zn2 Znn મારો મતલબ છે કે Yમેટ્રિક્સ એ આપણને ZBUS આપશે તેથી આ ZBUS મેટ્રિક્સ છે અને Cf બસ કરંટ ઇન્જેક્શન વેક્ટર છે બરાબર તેથી નેટવર્ક ખરેખર If પ્ર્વાહ સાથે ઇન્જેક્ટ કરવામાં આવે છે માત્ર અંતે rthબસ છે તેનો અર્થ એ કે જ્યારે તમે આ સમકક્ષ નેટવર્ક લો છો ત્યારે ફક્ત આ પ્ર્વાહને ઇન્જેક્ટ કરવામાં આવે છે અન્ય તમામ પ્રવાહો 0 બરાબર છે તેથી તેનો અર્થ એ કે Cf તે છે જેને તમે બસ પ્ર્વાહ ઇન્જેક્શન વેક્ટર તરીકે કહો છો અને બાદબાકી સાથે પ્ર્વાહને ઇન્જેક્ટેડ કરશો તો તે ખામીયુક્ત છે તો તમારી આ વસ્તુ નીચે તરફ જઇ રહી છે તેથી જો તે ગ્રાઉંડ પર ત્રણ તબક્કાનો ફોલ્ટ છે પ્ર્વાહ જે તમારી પાસે જઈ રહ્યો છે આ પ્ર્વાહ આ તરફ જઈ રહ્યો છે બરાબર તેથી ઇન્જેક્ટેડ પ્રવાહ -If હશે તેથી તેનો અર્થ એ છે કે ફક્ત rth મી બસ પર તેથી તમે જેને આ સમીકરણ કહો છો જો તમે આ સમીકરણ લખો તો આ પ્ર્વાહ વેક્ટર તો તેનો અર્થ છે કે આ પ્રવાહ આપણે C ને બદલે Cf લીધુ છે Cf0 0 Irf If 0 તે આંકડા પર હાલનું ઈન્જેક્શન 0 સિવાય rth મી બસ છે Irf If તે ખરેખર તમારું સમીકરણ છે જેને તમે 4 કહો છો બરાબર તેથી સમીકરણ 2 અને 4 ને તમે તમારા 2b માંથી કૉલ કરો છો અર્થ એ થાય કે આ 2b સમીકરણ છે જેથી આ સમીકરણ 2b અને આ સમીકરણ 4 માથી તમારો Vr ZrrIf મળશે ફરીથી આભાર અમે પાછા આવીશું